અગાઉના વ્યાખ્યાનમાં આપણે આઈ ટી સિસ્ટમના અમલીકરણ મારફતે એકત્રિત કરવામાં આવેલા ડેટાના વિશ્લેષણના મહત્ત્વ વિશે વાત કરી હતી આપણે માહિતીની લાક્ષણિકતાઓ તરફ ધ્યાન આપ્યું અને ત્યારબાદ આપણે હાથ ધરવામાં આવેલ વિવિધ સંશોધન કાર્યોમાંથી પસાર થયા અને ત્યાં અનુરૂપ જુદી જુદી દરખાસ્તો જેવી કે અસરકારક કાર્યક્ષમ પ્રક્રિયા પ્રણાલીનો અમલ અને વ્યવહારમાં તેનો અમલ કરવો તો ચાલો આપણે કેટલાક વધુ ઉપાયો પર નજર નાખીએ આપણે તેમાંથી ઘણાને પસાર કર્યા છે પરંતુ ચાલો આપણે કેટલાક વધુ ઉકેલો જોઈએ અને જોઈએ કે આ બધા જુદા જુદા ઉકેલો કે જે સૂચિત કરવામાં આવી રહ્યા છે તેમાં આ પ્રક્રિયા ઘટક કેવી રીતે મહત્વપૂર્ણ બની રહી છે તેથી ફાર્મબીટ્સ એ એક સોલ્યુશન છે જે વશિષ્ઠ એટ અલ 2017 દ્વારા પ્રસ્તાવિત છે તેથી મૂળભૂત રીતે આ વિશિષ્ટ કાર્ય ડેટા સંચાલિત આર્કિટેક્ચરના ઉપયોગ વિશે વાત કરે છે ચોકસાઇ કૃષિ ચોકસાઇ કૃષિ વિવિધ સેન્સર અને સ્વાયત પ્રણાલીના ઉપયોગ દ્વારા વિવિધ કૃષિ સમસ્યાઓ માટે ચોક્કસ નિર્ણય કેવી રીતે લઈ શકાય તે વિશે વાત કરે છે તેથી આ વિશિષ્ટ કાર્ય ફાર્મબીટ્સમાં તેઓ વિવિધ સેન્સરના ઉપયોગ વિશે વાત કરે છે જેમ કે સોઈલ સેન્સર કેમેરા યુવીએ હવામાન મથકો આઇઓટી ગેટવે બેઝ સ્ટેશન કલાઉડ સેવાઓ વગેરે અને સાથે મળીને તેઓ એકીકૃત આર્કિટેક્ચર સાથે આવે છે જેનો ઉપયોગ કૃષિ ખેતરોમાં ગોઠવણી માટે કરી શકાય છે જેથી ડેટા એકત્રિત કરવા માટે એક કાર્યક્ષમ પદ્ધતિ મળે અને શક્ય તેટલી વહેલી તકે ડેટાની પ્રક્રિયા ડેટા શક્ય તેટલી ઝડપથી એકત્રિત કરવામાં આવે ડેટાની પ્રોસેસિંગ એકત્રિત કરવામાં આવે અને છેવટે તેનો વધુ ઉપયોગ માટે વપરાશકર્તાને પાછો સોંપવામાં આવે છે તેથી આ ફાર્મબીટ્સ આર્કિટેક્ચર છે કે તેઓ વશિષ્ઠ એટ અલ વિશે વાત કરી છે અને અહીં તમે જોઈ શકો છો કે આપણી પાસે જે છે તે સોઈલ સેન્સર કેમેરા યુએવી જેવા વિવિધ સેન્સર છે અને તમે બીજા અન્ય સેન્સર વિશે વાત કરી છે અને જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ તેમ આપણી પાસે બેઝ સ્ટેશન ગેટવે અને તેથી વધુ છે મૂળભૂત રીતે આ તમામ ડેટા જે જુદાં જુદાં ઉપકરણોમાંથી એકત્રિત કરવામાં આવે છે તે આ ચોક્કસ નેટવર્ક પદાનુક્રમમાંથી પસાર થશે અને કલાઉડ પર આવશે અને કલાઉડ પર આ વિવિધ વિશ્લેષણો વિવિધ એપ્લિકેશનો દ્વારા અથવા વેબસાઇટ્સ દ્વારા કરવામાં આવશે અને તેથી આ ડેટા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ કરવામાં આવશે તેથી આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ આ ખાસ આર્કિટેક્ચરનો અભિન્ન ભાગ છે અહીં આપણે આ કલાઉડ સપાટીઓ વિશે વાત કરી રહ્યા છીએ તેથી ચોકસાઇ કૃષિ શક્ય તેટલી ઝડપથી એકત્રિત કરવામાં આવતી માહિતીમાંથી અર્થપૂર્ણ સૂચનો બનાવવાની વાત કરે છે ક્લાઉડ આધારિત આર્કિટેક્ચરના રૂપમાં પ્રોસેસિંગ એન્જિનનો ઉપયોગ કરવો નિર્ણય લેવા માટે તત્કાળ કાર્યક્ષમ અસરકારક મિકેનિઝમ માટે ક્લાઉડ આધારિત આર્કિટેક્ચરનો ઉપયોગ એ ચોકસાઇ કૃષિ મૂળભૂત રીતે વાત કરે છે અને આ વિશેષ વ્યાખ્યાનમાં પ્રોસેસિંગ ભાગમાં લાગુ કરવામાં આવે છે અને આ ક્લાઉડ આધારિત સેવાઓનો ઉપયોગ કરીને પૃથક્કરણવિદ્યા ભાગમાં અમલ કરવામાં આવે છે તેથી આ પૃથક્કરણવિદ્યા તેમના આર્કિટેક્ચરના આ વિશિષ્ટ ઘટકમાં કરવામાં આવી છે આગળ બીજું એક કાર્ય આવે છે કૃષિ ક્ષેત્ર ને લગતું છે તેથી સ્વામ્પ એ એક સ્માર્ટ વોટર મેનેજમેન્ટ પ્લેટફોર્મ છે અહીં મૂળભૂત રીતે તેઓ લેખકો વિશે વાત કરી રહ્યા છે તેઓ સિંચાઇ વ્યવસ્થાપન વિશે વાત કરી રહ્યા છે સિંચાઇ વ્યવસ્થાપનએ વિવિધ પ્રકાર પર નિર્ભર છે પાક આબોહવાની પરિસ્થિતિઓ વિવિધ પ્રાદેશિક ભિન્નતા અને તેથી વધુ વિવિધ પ્રકારના સેન્સરની સહાયથી જે ફરીથી વિવિધ સ્થળોથી વિવિધ પ્રકારનાં ડેટા એકત્રિત કરશે અને તેથી વધુ અને આ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવશે અને અંતિમ વપરાશકર્તાઓને પ્રતિકૃતિ યોગ્ય સેવાઓ માટે વિવિધ સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે પ્રતિકૃતિજનક સેવાઓ જે વર્ચ્યુઅલ એન્ટિટીઝ સ્ટોરેજ અને પૃથક્કરણવિદ્યા સાથે ક્રિયાપ્રતિક્રિયા આપશે વિવિધ અન્ય સેવાઓ જેમ કે પાણીના સંચાલન અને વિતરણ માટે વૈવિધ્યપૂર્ણ સેવા અને વૈવિધ્યપૂર્ણ જરૂરિયાત માટે એપ્લિકેશન વિશિષ્ટ સેવાઓનું સમર્થન વિશિષ્ટ આર્કિટેક્ચર માટે ચોક્કસ સમર્થન તેથી આ વિવિધ પ્રકારની સેવાઓ છે જે વિશેષમાં તાજેતરના કામમા કામિન્સકી એટ અલ દ્વારા વાતો થયેલ છે અને આ સ્વામ્પ આર્કીટેક્ચરનો એક ભાગ છે તેથી જેમ તમે અહીં જોઈ શકો છો ચોકસાઇવાળા કૃષિ માટે પ્રોસેસિંગ અને પૃથક્કરણવિદ્યાને મૂળભૂત રીતે આ વિવિધ કાર્યો દ્વારા અગત્યતા આપવામાં આવી છે તેથી આ સ્વામ્પ આર્કિટેક્ચર છે અને આ આર્કીટેક્ચર છે જે મેં પહેલાથી કહ્યું છે તેથી આપણે જોઈ શકીએ કે આ જુદા જુદા ભાગો છે જે સ્વામ્પ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી રહ્યાં છે કૃષિ પ્રથા હવામાનની માહિતી પાણી વિતરણ વિશેની સ્થિતિ અને અનામત જળ જળ વિતરણ નેટવર્કમાંથી મેળવેલા ડેટા વિશેનો ડેટા અને બધું જ બધું સાથે મળીને સ્વામ્પને આપેલ છે અને તેનાથી નિર્ણયો લેવામાં આવતા હોય છે તેનો અર્થ એ કે નિર્ણયોનો અર્થ એ છે કે ફરીથી વિશ્લેષણો પૃથક્કરણવિદ્યા અને પ્રોસેસિંગનો ઉપયોગથી વિવિધ આગાહી કરવામાં મદદ કરશે તેથી ખેતી આધારિત સિંચાઈના સંદર્ભમાં આગાહીઓ જેવીકે ક્યારે સિંચાઈ કરવી તે કયા સિંચાઈ કરવી તે કયા ઉપકરણો થી કરવી વગેરે વધુ સારી રહેશે તેથી આ બધી બાબતો ચોકસાઇવાળા કૃષિ માટે સ્વામ્પ અને સમાન અન્ય આર્કિટેક્ચરોની સહાયથી થઈ શકે છે એઆર ડ્રોન્સ મૂળભૂત રીતે પિતૃ ડ્રોન અને તેથી વધુ છે તેથી આ ડ્રોનનો ઉપયોગ ચોકસાઇવાળા કૃષિ માટે પણ થઈ શકે છે અને આજકાલ ડ્રોનનો ઉપયોગ ખૂબ સામાન્ય થઈ ગયો છે આઇઆઈટી ખડગપુર ખાતે સીએસઈ વિભાગની અમારી રિસર્ચ લેબ સ્વાન રિસર્ચ લેબમાં અમે આઈઆઈટી ખડગપુર ખાતેના કૃષિ વિભાગના અમારા સાથીદારો સાથે ડ્રોનનો ઉપયોગ પણ કરી રહ્યા છીએ અમે ચોકસાઇવાળા કૃષિ માટે વિવિધ પ્રકારનાં ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી અમારી પાસે જુદા જુદા એપ્લિકેશનો છે પરંતુ ચાલો કેમ્બ્રા એટ અલ દ્વારા આ ખાસ કાર્યને જોઈએ અને તે 2018 માં પ્રકાશિત થયેલ એક ખૂબ જ તાજેતરનું કાર્ય છે તેનો અર્થ એ છે કે ખૂબ જ તાજેતરમાં તે પ્રકાશિત થયું છે અને અહીં મૂળભૂત રીતે તેઓ નીંદણને ચોક્કસ ખાતરના સ્પ્રે વિશે વાત કરી રહ્યા છે અને આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને પડકારજનક સમસ્યા છે કારણ કે સમસ્યા એ છે કે તમારે નીંદણનાશક દવાઓનો ચોક્કસ સ્પ્રે એ રીતે કરવાની જરૂર છે કે ફક્ત નીંદણ પર જ છંટકાવ કરવામાં આવે અને અન્ય સ્થળોએ ઓછામાં ઓછી અસર થાય તેથી આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને પડકારરૂપ સમસ્યા છે તેથી જો તમે આ પ્રકારની સમસ્યાને દૂર કરવા માંગતા હોવ તો જટિલ ઇવેન્ટ પ્રોસેસિંગ મિકેનિઝમ્સનો અમલ કરવો પડશે તેથી અહીં આ વિશિષ્ટ ઉકેલમાં તેઓ એઆર ડ્રોન્સ લેપટોપ ટ્રેક્ટરમાં સ્થાપિત સ્પ્રેઅર વિડિઓ પ્રોસેસિંગ મોડ્યુલના ઉપયોગ વિશે વાત કરી રહ્યા છે અને આ વિડિઓ પ્રોસેસિંગ મોડ્યુલ મૂળરૂપે નીંદણ પરના નીંદણનાશક દવાઓના છંટકાવમાં મદદ કરે છે અને ટ્રેક્ટરમાં સ્થાપિત થયેલ ચોકસાઇ સ્પ્રેઅરનો ઉપયોગ પણ અને આ વિશિષ્ટ વિડિઓ પ્રોસેસિંગ મોડ્યુલ દ્વારા શોધાયેલ સ્થાનો અનુસાર ઉત્તેજિત કરે છે તેથી અહીં ખરેખર આ વિશિષ્ટ ઉપાયમાં તેઓ નિર્ણય લેવા અને પૃથક્કરણવિદ્યા માટે કમ્પ્યુટર વિઝન મિકેનિઝમ્સનો ઉપયોગ કરી રહ્યાં છે તેથી આ સમગ્ર આર્કિટેક્ચર સચિત્રરૂપે અહીં બતાવવામાં આવી છે તેથી આ વિવિધ ઘટકો વચ્ચે આપણી પાસે આ જુદી જુદી ક્રિયાપ્રતિક્રિયાઓ છે આ વિડિઓ પ્રોસેસિંગ મોડ્યુલ છે જેની વિશે હું પહેલાં વાત કરી હતી તેથી ડ્રોન્સ વિડિઓ પ્રોસેસીંગ મોડ્યુલ સ્પ્રેયર સાથેનું ટ્રેક્ટર જે ઉત્તેજિત કરી શકાય છે અને કૃષિ ક્ષેત્ર અને આ વિવિધ ઘટકો વચ્ચેનો ડેટાનો એકંદર પ્રવાહ અહીં બતાવવામાં આવ્યો છે તેથી ડેટા અને ડેટાનું ફરીથી પ્રોસેસિંગ ખૂબ મહત્વપૂર્ણ છે અને એની યોગ્ય પૃથક્કરણવિદ્યા કરવી પડશે આ વિશ્લેષણો ફરીથી આગાહીયુક્ત હોઈ શકે છે અથવા તે આદેશાત્મક અથવા વર્ણનાત્મક હોઈ શકે છે તેથી આ આર્કિટેક્ચર મૂળભૂત રીતે પૃથક્કરણવિદ્યાની ઘણી બધી વસ્તુઓ વિશે વાત કરતું નથી પરંતુ એક સામાન્ય આર્કિટેક્ચર આપે છે જ્યાં આપણે તેમના ઉકેલોનો ઉપયોગ કરીને આ તમામ વિવિધ પ્રકારના પૃથક્કરણવિદ્યા ને લાગુ કરવા માટે વિસ્તૃત કરી શકીએ છીએ ફરી એક કૃષિ એપ્લિકેશન ક્ષેત્ર માટે છે દ્રાક્ષની ખેતીની તંદુરસ્તીનું નિરીક્ષણ તેથી દ્રાક્ષાવાડીમાં પડકાર એ છે કે દ્રાક્ષની વિવિધ જાતો છે જેમાં વિવિધ આબોહવાની જમીન અને વિવિધ પરિસ્થિતિઓની જરૂરિયાતો હોય છે તેથી દ્રાક્ષના બગીચાઓની વાસ્તવિક સમય સેન્સિંગ અને દેખરેખ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી ઉદ્દેશ એ છે કે ઉપજ દ્રાક્ષની ગુણવત્તા અને પાણીનો શ્રેષ્ઠ ઉપયોગ વધારવાનો છે અને તે જ સમયે છોડના રોગોની ઘટનામાં ઘટાડો કરવો અને તેને નિયંત્રિત કરવો અને પરિણામે આગાહીઓના આધારે શ્રેષ્ઠ રીતે ખાતરોનો ઉપયોગ કરવો અને તેને સ્પ્રે કરવો તેથી આ દ્રાક્ષની ખેતીની તંદુરસ્તીનું નિરીક્ષણ ઉકેલ છે અને આ ચોક્કસ કાર્ય માટે અનુરૂપ સ્રોત પણ અહીં આપેલ છે જો તમને રસ હોય તો તમને આ વિશેષ સાહિત્ય મારફતે પ્રોત્સાહન મળશે અને આ સમગ્ર આર્કિટેક્ચર છે અને તમે અહીં જોઈ શકો છો આ પણ પ્રોસેસિંગ એન્જિન છે જેમાં ક્લાઉડ તેમજ મેથગણિત એન્જિન શામેલ છે તેથી આ એ જ વિશેષ કાર્ય વિશે વાત કરે છે અને તેથી વિઝ્યુલાઇઝેશન ઘટક અને ચેતવણીઓના નિર્માણ સાથેના આંતર ક્રિયાપ્રતિક્રિયાને આ સૂક્ષ્મ પ્રવાહ દ્વારા આ દ્રાક્ષની ખેતીની તંદુરસ્તીનું નિરીક્ષણ ઉકેલમાં આધારભૂત છે બીજું કાર્ય છે સ્માર્ટસંતેન્ડર તેથી આ આઇઓટી આધારિત સ્માર્ટ સિટી વ્યૂહરચના પ્લેટફોર્મની મોટા પાયે એપ્લિકેશન છે જ્યાં ડિઝાઇનના વિચારણા પ્રયોગ રિઆલીઝમ હિટરોજેનિટી સ્કેલ મોબિલિટી રિલાયબિલિટી યૂઝરનો સમાવેશ થાય છે અને આથી વધુ અને તેઓ એક આર્કિટેક્ચર સાથે આવ્યા છે જે વિવિધ આઇઓટી નોડ જેવા વિવિધ ઘટકોનો ઉપયોગ કરે છે સેન્સર અનેબલ્ડ આઇઓટી નોડ રિપીટર્સ આઇઓટી ગેટવે અને તેથી વધુ અને તેમાં વિવિધ આર્કિટેક્ચરલ સ્તરો છે જેમ કે ઑથેન્ટિકેશન ઑથૉરિઝાશન એકાઉન્ટિંગ ટેસ્ટબેડ મેનેજમેન્ટ સબસિસ્ટમ એક્સપરિમેન્ટલ સપોર્ટ સબસિસ્ટમ અને એપ્લિકેશન સપોર્ટ સબસિસ્ટમ તેથી આ પ્રત્યેક સબસિસ્ટમની તેમની પોતાની અલગ કાર્યક્ષમતાઓ છે અને આ વિશિષ્ટ કાર્યમાં તેઓ સામાન્ય ઉકેલ પર પહોંચવા માટે આ બધા વિવિધ ઘટકોના સમાવેશ વિશે વાત કરે છે તેથી ખૂબ જ તળિયે આઇઓટી નોડ છે તે પછી ગેટવે અને ટેસ્ટબેડ સર્વર છે અને આ વિવિધ કાર્યક્ષમતાઓ કે જે આ ચોક્કસ આર્કિટેક્ચર પર આધારભૂત છે અને અનુરૂપ જુદા જુદા ઘટકો પણ આ ચોક્કસ આકૃતિમાં અહીં દર્શાવવામાં આવ્યા છે આઇરોબોટ ફેક્ટરી એ એક ઉકેલ છે જેનો હુ એટ અલ દ્વારા ખૂબ જ તાજેતરમાં સૂચિત કરવામાં આવ્યો છે અને અહીં તેઓ કોગ્નિટિવ ઉત્પાદન વિશે વાત કરી રહ્યા છે તેથી કોગ્નિટિવ એટલે ઇન્ટેલિજન્સ ઇન્ટેલિજન્સ એટલે કમ્પ્યૂટેશન કમ્પ્યૂટેશન એટલે ઘણું પ્રોસેસીંગ જેવી ઘણી પ્રક્રિયા આપણે કરવી પડશે અને જો આપણે કોગ્નિટિવ પ્રક્રિયા વિશે વાત કરી રહ્યા છીએ જેની મૂળભૂત રીતે ગણતરી ઘનિષ્ઠ છે તેથી આ પ્રકારની પરિસ્થિતિઓમાં અથવા આ પ્રકારના દૃશ્યોમાં પૃથક્કરણવિદ્યા ખૂબ મહત્વપૂર્ણ છે તેથી આ તે કાર્ય છે જે કોગ્નિટિવ અથવા ઇન્ટેલિજ્ન્ટ ટર્મિનલ જેવા વિવિધ ઘટકોનો ઉપયોગ કરે છે જે વપરાશકર્તાઓની ભાવનાઓની સંવેદના અને કમ્પ્યુટિંગ સંસાધનોની વિનંતી વપરાશકર્તાઓની લાગણીઓની દ્રષ્ટિમાં રાખીને અને અન્ય અન્ય ઘટકોને સોંપે છે જેમ કે સિસ્ટમ મેનેજમેન્ટ એજ કમ્પ્યુટિંગ નોડ કોગ્નિટિવ એન્જિન ઇન્ટેલિજ્ન્ટ ડિવાઇસ યુનિટ અને પ્રોડક્શન લાઇન લેયર તેથી આ બધા આ આઇરોબોટ ફેક્ટરીના વિવિધ ઘટકો છે અને હું આ દરેક ઘટકોના વ્યક્તિગત વર્ણન નથી કહી રહ્યો અને તે તમને પહેલેથી જ આપવામાં આવ્યું છે અને તે ખરેખર સમાન છે આ બધા વિવિધ પ્રકારનાં આર્કિટેક્ચરો કલ્પનાત્મક રીતે ખૂબ સમાન છે અને એકમાત્ર વસ્તુ એ છે કે કેટલીક એપ્લિકેશન વિશિષ્ટ સમસ્યા વિશિષ્ટ આવશ્યકતાઓ છે જે વિવિધ ઘટકોના વિવિધ ઉપયોગ દ્વારા લાગુ કરવામાં આવી છે અને તેથી વધુ તેથી હું આ દરેક નથી કહેવાનો પરંતુ તમને આપવામાં આવશે જો તમને રુચિ હોય તો તમે આગળ વધી શકો છો અને વધુ વિગતવાર સમજી શકો છો અને આ આઇરોબોટ ફેક્ટરી સિસ્ટમ આર્કિટેક્ચર છે અને આપણે અહીં જોઈ શકીએ છીએ કે આપણી પાસે આ પ્રોડક્શન લાઇન લેયર છે જેમાં મિકેનિકલ આર્મ વર્કર્સ અને ઇક્વિપમેન્ટ ઘટકો છે તે પછી ઇન્ટેલિજ્ન્ટ ડિસિઝન યુનિટ અને એજ કમ્પ્યુટિંગ અને ઇન્ટેલિજ્ન્ટ ટર્મિનલ્સ અને સિસ્ટમ મેનેજમેન્ટ ઘટકોનો સ્તર આવે છે જે બધા આ ક્લાઉડ આધારિત કોગ્નિટિવ એન્જિન સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી રહ્યાં છે તેથી આપણે સમય અને ફરીથી જોઈ શકીએ છીએ કે આ વિવિધ આર્કિટેક્ચરો માટે જુદા જુદા ઉકેલ છે આ ક્લાઉડ આધારિત કોગ્નિટિવ એન્જિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે બીજું કાર્ય 2015 થી ડોનોવાન એટ એલ દ્વારા છે તે બિગ ડેટા ડ્રીવન સ્માર્ટ મેન્યુફેક્ચરીંગ વિશે વાત કરે છે તેથી તેઓએ જે પડકારોને ધ્યાન આપ્યું તે એ છે કે ત્યાં હાલનું રોકાણ જોખમ અને નવી તકનીકનું નિયમન કૌશલ્યનો અભાવ મિશ્રિત કાર્યસ્થળ વગેરે તેથી આ બધા ઉત્પાદન ક્ષેત્રે વિવિધ પડકારો છે તેથી તમે અમુક પ્રકારની સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમની મદદથી આ પડકારોનો સામનો કરવા માંગો છો તેથી સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમના જુદા જુદા ભાગો છે એક ડેટા અને સંદર્ભિત માહિતીના એકીકરણનું એકીકરણ ઘટક છે બીજું એ ઘટક છે જે ડેટાના સંશ્લેષણ અને વિશ્લેષણ સાથે સંબંધિત છે અને ત્રીજો ઘટક પ્રક્રિયામાં અને નવીનીકરણ વિશે વાત કરે છે તેથી પ્રક્રિયા ઘટક અને ઉત્પાદન નવીનતા વિવિધ નવી આંતરદૃષ્ટિ મેળવવા માટે અને બુદ્ધિના ઉપયોગ દ્વારા આવે છે અને અનુરૂપ વિવિધ આગાહીઓ કરશે જે ભવિષ્યમાં વિવિધ નવીનતાઓ તરફ દોરી જશે આ બિગ ડેટા આધારિત સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ આર્કિટેક્ચર છે તેથી આ બધા જુદા જુદા ભાગો કે જેના વિશે આપણે વાત કરી હતી અને તે ઉપરાંત અન્ય વિવિધ ઘટકો અહીં બતાવ્યા છે તેથી ફરીથી હું નથી કહેવાનો પરંતુ આ એકદમ સ્વયં સ્પષ્ટ છે અને જો તમને રુચિ છે તો તમે અનુરૂપ સાહિત્ય મેળવી શકો છો જે સ્રોત અહીં આપવામાં આવ્યું છે પરંતુ ફરી આપણે અહીં જોઈ શકીએ કે આ ફરીથી ડેટા સઘન જ્ઞાન સઘન વિશ્લેષણાત્મક સઘન અને આ રીતે છે અને આ તમામ પ્રકારની પ્રક્રિયા ક્લાઉડ પર કરવામાં આવે છે સ્માર્ટ વેરહાઉસિંગ અહીં લેખકો જબ્બર એટ અલ વિશે વાત કરી રહ્યા છે તેઓ રેસ્ટ બેઝ્ડ ફ્રેમવર્કના ઉપયોગ વિશે વાત કરી રહ્યા છે આ ફ્રેમવર્ક ડેટા કલેક્શન મોડ્યુલ છે ત્યાં ડેટા એકત્રિત કરે છે જે આરએફઆઈડી ટૅગ્સ અને સેન્સર સાથે વિવિધ પદાર્થોને અનન્ય રૂપે ઓળખે છે ત્યાં ડેટાબેઝ ઘટક માહિતી સંગ્રહિત કરવા માટે અને પ્રમાણીકરણ અને સુરક્ષિત પ્રવેશ માટે છે અને ત્યાં એક એડમીનીસ્ટ્રેટિવ મોડ્યુલ છે જે ડેટા નિર્ણયની ડેટા પ્રોસેસિંગના સંગઠનને ગોઠવવા અને તેના વિશે વાત કરે છે આ સ્માર્ટ વેરહાઉસિંગ આર્કિટેક્ચર અહીં બતાવવામાં આવ્યું છે તેથી અહીં આપણે જોઈ શકીએ કે આ સ્માર્ટ ગેટવે છે જેનો ઉપયોગ થાય છે વેબ સર્વર એક સર્વિસ ઘટક આ બધાં વિવિધ પ્રકારનાં પ્રોસેસિંગ અને વિશ્લેષણાત્મક કરવા જઈ રહ્યા છે તેથી આ કયા વિશ્લેષણાત્મક પૂર્ણ કરવાના છે તે આ એક પ્રશ્ન હોઈ શકે છે જે તમારા મનમાં આવી શકે છે તેથી વિશ્લેષણાત્મક કયા પ્રકારના છે તેથી આ તે છે જ્યાં મૂળભૂત રીતે આપણે વિવિધ પ્રકારના વિશ્લેષણાત્મક અને એ તકનીકોની મદદ લઈએ છીએ જેની વિશે આપણે પહેલાના પ્રવચનોમાં વાત કરી હતી તેથી આ ઉકેલો જે તેને મૂળરૂપે બનાવે છે તે વિશ્લેષણાત્મકના પ્રકાર વિશે તેને ખુલ્લું રાખે છે જેનો અમલ કરી શકાય છે પરંતુ આમાંના કોઈપણ વિશ્લેષણાત્મક જેવા આગાહીવાળું સૂચનાત્મક વર્ણનાત્મક કોઈપણ પ્રકારના વિશ્લેષણાત્મક આ મોટાભાગનાં આર્કિટેક્ચરોમાં લાગુ કરી શકાય છે અને તેનો ઉપયોગ કરી શકાય તેવા વિશિષ્ટ ઉકેલો બાકી રહેલછે પરંતુ કોઈ પણ વિવિધ પ્રકારના કમ્પ્યુટેશનલ ઇન્ટેલિજન્સ મિકેનિઝમ્સનો ઉપયોગ કરી શકે છે તે ફઝી લોજીક ન્યુરલ નેટવર્ક ડીપ લર્નિંગ અને તેથી વધુ તેથી આમાંથી કોઈ પણ વિવિધ ઓપ્ટિમાઇઝેશન તકનીકોનો ઉપયોગ કરી શકાય છે અને ગેમ થિયોરેટિક ટેકનિક જેવી વિવિધ આગાહી તકનીકો અને તેથી વધુ પ્રાપ્ત થતી માહિતીના આધારે કોઈ ચોક્કસ સમસ્યાના કેટલાક શ્રેષ્ઠ સમાધાન સાથે આવવા માટે પણ વાપરી શકાય છે તેથી આની જેમ 2014 માં તાઓ એટ અલet al દ્વારા વિવિધ અન્ય ઉકેલો ઔદ્યોગિક ઉત્પાદન ઉકેલો છે અહીં તેઓ ઔદ્યોગિક ઉત્પાદન માટેના ક્લાઉડ અને આઇઓટી આધારિત ઉકેલ વિશે વાત કરી રહ્યા છે જ્યાં તેઓ વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યાં છે જેમ કે પ્રદાતાઓ ગ્રાહકો અને ઓપરેટરો મારે આ વિવિધ વસ્તુઓના દરેકના અર્થમાંથી પસાર થવાની જરૂર નથી કારણ કે તે તદ્દન સ્વયં સ્પષ્ટીકરણ છે તેઓ વિવિધ તબક્કામાં વર્કફ્લો વિશે વાત કરી રહ્યા છે એક તબક્કો સર્વિસ ઓફરીંગ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો સંગ્રહ તબક્કો બીજો એ વર્ચ્યુલાઇઝેશન એલોકેશન અને સેવાઓનું સંચાલન છે અને ત્રીજો તબક્કો એ માંગ પરની સેવા પ્રક્રિયા છે તેથી તેમના આર્કિટેક્ચરમાં તેમની પાસે આ બધાં વિવિધ સ્તરો જેવા કે આઇઓટી લેયર સર્વિસ લેયર એપ્લિકેશન લેયર નીચે સપોર્ટ લેયર છે તેનો અર્થ છે એ કે નોલેજ ક્લાઉડ સિક્યુરિટી ઇન્ટરનેટ અને તેથી વધુ આ બધા વિવિધ સ્તરોનો ઉપયોગ થાય છે તેથી આ આ સમગ્ર સંકલિત આર્કિટેક્ચર છે તેથી અમે આ બધા વિવિધ સ્તરો વિશે વાત કરી રહ્યા છીએ ખૂબ જ ટોચ પર એપ્લિકેશન લેયર સર્વિસ લેયર આઇઓટી લેયર અને નીચે સપોર્ટ લેયર જે એપ્લિકેશન સેવા અને આઇઓટીના આ બધા સ્તરોને સમગ્ર કાપી નાખે છે નોલેજ લેયર ક્લાઉડ સિક્યુરિટી લેયર અને વિશાળ ઇન્ટરનેટ લેયર તેથી આ દરેક સ્તરોમા નોલેજ લેયર ખાસ કરીને તદ્દન ડેટા સઘન છે અને આ વિશિષ્ટ સ્તરમાં જમાવટ થયેલ આ વિવિધ આઇઓટી ઉપકરણોમાંથી એકત્રિત કરવામાં આવતા વિવિધ ડેટામાંથી નોલેજ મેળવવા માટે તમારી પાસે વિશ્લેષણોના જુદા જુદા અદ્યતન સ્વરૂપો હોવાની જરૂર છે તેથી આની જેમ ત્યાં જુદા જુદા ઉકેલો છે તેથી આ એવા કેટલાક છે જે મેં હમણાં જ સમજાવ્યા છે અનુરૂપ સંદર્ભો અહીં તમને અંતે આપવામાં આવે છે અને જો તમને રસ હોય તો તમે જેમાંથી વધારે લાગુ પડે તેમાંથી જઈ શકો જે તમને વધુ રુચિ છે જો તમે કૃષિમાં રુચિ ધરાવતા હોવ તો તમે જેની મેં ખૂબ શરૂઆતમાં ચર્ચા કરી તમે વધુ વિગતવાર અનુરૂપ સાહિત્યમાં જઈ શકો છો જો મેન્યુફેક્ચરિંગ એક છે જે તમને રુચિ ધરાવે છે તો તમે અનુરૂપ સાહિત્યમાં જઈ શકો છો આપણે વાત કરીએ છીએ જે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ ઉકેલો અને તેથી વધુ પરંતુ આ વ્યાખ્યાનમાં અને જે પહેલાનું છે તે ખૂબ મહત્વનું છે તે સમજવું છે કે કોઈ ચોક્કસ સમસ્યાને દૂર કરવા માટે આપણે જે પણ સેન્સરની જરૂરિયાત છે તે ગોઠવી શકીએ છીએ આપણે કનેક્ટિવિટી સોલ્યુશન્સ કમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે પણ મૂકી શકીએ છીએ પરંતુ ત્યારબાદ તમારે સેન્સર લેયરમાંથી આ વિવિધ સ્તરો દ્વારા કનેક્ટિવિટી લેયર દ્વારા આવતા ડેટા સાથે કેવી રીતે સાથે વ્યવહાર કરવો પડશે જે ડેટા આવે છે તેની પર્યાપ્ત પ્રક્રિયા કરવી પડશે અને આ વિશિષ્ટ પ્રોસેસિંગ માટે વિવિધ સોલ્યુશન આર્કિટેક્ચર્સ મેં તમને બતાવ્યું છે કે જે તમને ચોક્કસ સોલ્યુશન આર્કિટેક્ચર વિશે સંકેત આપશે જેનો તમે અમલ કરવા જઈ રહ્યા છો અને તમારી પાસેની તમારી વિશિષ્ટ સમસ્યા માટે આગળ આવશે જે તમે હાથમાં લીધી છે અને વિશ્લેષણાત્મક પ્રક્રિયાના વિવિધ પ્રકારોનો અર્થ વિશ્લેષણાત્મક છે તેથી વિવિધ ગણતરીની તકનીકોનો અમલ કરવો પડશે વિવિધ ઓપ્ટિમાઇઝેશન તકનીકો ગેમ તકનીકીઓ ન્યુરલ નેટવર્ક જિનેટિક અલ્ગોરિથમસ ફઝી લોજીક અથવા કંઈપણ તમે જાણો છો તે તેથી તમારા માટે વધુ મહત્વનું શું છે તેથી તેનો અમલ કરવો પડશે અને પછી ફક્ત અમલીકરણ પૂરતું નથી તમારે માહિતીમાંથી તે ડેટા એકત્રિત કરવો પડશે આગળ નોલેજને ઉચ્ચ સ્તરે એકત્રિત કરો અને તે માહિતી અને નોલેજ છે જે ઉપયોગી થશે તેથી આ સાથે આપણે પ્રોસેસિંગ ભાગનો અંત લાવીશું